તેથી આ લેક્ચર માં આપણે ફ્લોર પ્લાનિંગ માટેના કેટલાક અલ્ગોરિધમ વિશે વાત કરીશું તેથી ફ્લોર પ્લાનિંગ એલ્ગોરિધમ તેથી આપણે અલ્ગોરિધમના કેટલાક વ્યાપક વર્ગોને ટૂંકમાં જોઈશું જેમ કે આપણે જોઈશું કે તેમાંના કેટલાક પૂર્ણાંક રેખીય પ્રોગ્રામિંગ આધારિત છે તેમાંના કેટલાક ચોક્કસ ડેટા સ્ટ્રક્ચર પર આધારિત છે જેમ કે રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલ ગ્રાફ પછી હાયરાર્કિકલ ટ્રી સિમ્યુલેટેડ એનેલીંગ એ ખૂબ જ તમે સામાન્ય પદ્ધતિ કહી શકો છો જે ખૂબ સારા પરિણામો આપે છે અને તેમાં કેટલીક અન્ય વિવિધતાઓ છે તેથી પૂર્ણાંક રેખીય પ્રોગ્રામિંગ આપણે વધુ વિગતમાં જઈશું નહીં મૂળભૂત વિચાર એ છે કે આપણે સમસ્યાને રેખીય સમીકરણોના સમૂહ તરીકે મોડેલ કરીએ છીએ એટલું જ નહીં આપણે અમુક ખર્ચ ફંક્શન અમુક ઓબ્જેક્ટિવ ફંક્શનનો ઉલ્લેખ કરીએ છીએ જે ઓપ્ટિમાઇઝ કરવા માટે છે અને આપણે તેને ILP સોલ્વર ને આપીએ છીએ ILP સોલ્વર આપણને શ્રેષ્ઠ સોલ્યુશન આપશે કારણ કે ILP સોલ્વર ગમે તે સોલ્યુશન આપે તે શ્રેષ્ઠ ઉકેલ માટે શ્રેષ્ઠ શક્ય છે તેથી ઉકેલની શ્રેષ્ઠતાની ખાતરી આપવામાં આવે છે પરંતુ જો કે કોમ્પ્યુટેશનલ જટિલતા ખૂબ ઊંચી છે અને તેથી તેનો ઉપયોગ માત્ર ખૂબ જ નાની સમસ્યાના દાખલાઓ માટે થઈ શકે છે તેથી વ્યવહારિક સમસ્યાઓ માટે તમે ખરેખર આનો ઉપયોગ કરી શકતા નથી લંબચોરસ ડ્યુઅલ ગ્રાફ અભિગમ આ ખૂબ જ રસપ્રદ અભિગમ છે તમે અહીં જોઈ શકો છો કે આપણે પાર્ટીશનીંગ સાથે ફ્લોર પ્લાનિંગના જોડાણનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે જ્યારે પાર્ટીશનીંગ કરવામાં આવે છે ત્યારે પાર્ટીશનીંગની પ્રક્રિયાનું આઉટપુટ ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવે છે ગ્રાફને તેના રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલમાં રૂપાંતરિત કરીને ફ્લોર પ્લાન મેળવવામાં આવે છે હવે ચાલો પહેલા ખૂબ જ ઝડપથી જોઈએ કે આ રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલનો અર્થ શું છે ચાલો એક ઉદાહરણ લઈએ ચાલો બીજી રીતે શરૂઆત કરીએ ચાલો ફ્લોર પ્લાનથી શરૂઆત કરીએ ધારો કે મારી પાસે ફ્લોર પ્લાન આના જેવો છે અને આ અલગ અલગ બ્લોક્સ A B C D અને E છે તેથી જ્યારે આપણે રેક્ટેન્ગ્યુલર ડ્યુઆલીટી વિશે વાત કરીએ ત્યારે વિચાર આવે છે કે આ રેખાકૃતિમાં અથવા આ ડાયગ્રામ માં બધા લંબચોરસ પ્રદેશ શિરોબિંદુને અનુરૂપ હશે તેથી જે મેં આ રીતે બતાવ્યું છે ત્યાં 5 શિરોબિંદુઓ હશે અને બ્લોકની દરેક જોડી જેની સામાન્ય સીમા હોય છે જેમ કે તમે જુઓ છો A અને B ની સામાન્ય સીમા હોય છે તેથી આ બે શિરોબિંદુઓને જોડતી એડ્જ હશે A અને C ની સામાન્ય સીમા છે તેથી તેને જોડતી એડ્જ હશે B અને D એક સામાન્ય સીમા વહેંચે છે D અને C એક સીમા વહેંચે છે D અને E પણ વહેંચી રહ્યાં છે અને C અને E પણ વહેંચી રહ્યાં છે એટલું જ નહીં B અને C પણ વહેંચી રહ્યાં છે પરંતુ અહીં તેથી આપણે ફ્લોર પ્લાનમાંથી આ ગ્રાફ દોર્યો છે પરંતુ વાસ્તવમાં શું કરવામાં આવે છે તે બીજી રીત છે તમને આ ગ્રાફ આપવામાં આવશે જે પાર્ટીશનીંગ સમસ્યાનું આઉટપુટ હશે જે આપણે હમણાં કહ્યું છે તેથી ગ્રાફ આના જેવો હશે પછી આ ગ્રાફમાંથી તમારે તેને ફ્લોર પ્લાનમાં અનુવાદિત કરવું પડશે હવે આ રીતે પ્લેનર ગ્રાફ આપવામાં આવે તો તે કરવું મુશ્કેલ નથી તમે તેને લંબચોરસ પ્રદેશને દરેક શિરોબિંદુ સાથે બદલીને રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલ વડે રૂપાંતર કરી શકો છો અને તમને આ રીતે ફ્લોર પ્લાન મળશે હવે આ તમારું પાર્ટીશનીંગની સમસ્યાનું આઉટપુટ જ્યાં દરેક શિરોબિંદુ બ્લોક્સ સૂચવે છે અને એડ્જ તેમની વચ્ચેના જોડાણની સંખ્યા સૂચવે છે એડ્જનું વજન કે તેઓ કેટલી મજબૂત રીતે જોડાયેલા છે આ રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલીટી પાછળનો વિચાર છે તેથી જેમ તમે ગ્રાફના રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલને પ્રોપર્ટી ને સંતોષતા જોયા છે તેમ ગ્રાફમાં દરેક શિરોબિંદુ ફ્લોર પ્લાનમાં એક અલગ લંબચોરસને અનુરૂપ હશે અને દરેક એડ્જ માટે અનુરૂપ લંબચોરસ તેઓ અડીને છે તેઓ કેટલાક આડા અથવા ઊભા સેગમેન્ટ શેર કરશે હવે આ એક બીજું ઉદાહરણ છે જે તમને બતાવવામાં આવ્યું છે આ ફ્લોર પ્લાન છે અને આ રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલ ગ્રાફ છે હવે તમે એક પ્રોપર્ટી જોઈ શકો છો આ તમે જાતે જ અન્ય ઉદાહરણો સાથે પણ કામ કરી શકો છો કે તમે આવા કોઈપણ પ્લાનર ફ્લોર પ્લાન રેક્ટેન્ગ્યુલર ફ્લોર પ્લાન લો છો તમે તેને ડ્યુઅલ ગ્રાફમાં રૂપાંતર કરો છો તમે જોશો કે ડ્યુઅલ ગ્રાફમાં ત્રિકોણાકાર પ્રદેશોનો સમૂહનો સમાવેશ થશે તેને પ્લેનર ટ્રાએન્ગ્યુલર ગ્રાફ કહેવામાં આવે છે પ્લેનરનો અર્થ છે કે તે એડ્જ એકબીજાને પાર કર્યા વિના પ્લેન પર મૂકી શકાય છે તેથી પ્લેનરનો અર્થ છે કે તમે પ્લેન સપાટી પર ગ્રાફનું લેઆઉટ કરી શકો છો એડ્જ એકબીજાને પાર કરી શકશે નહીં કારણ કે ફ્લોર પ્લાન પ્લેનર હતો તમે તેના પર જે ગ્રાફ એમ્બેડ કરી રહ્યાં છો તે પ્લેનર ગ્રાફ પણ હશે તેથી તે આપોઆપ છે અને બધા ચહેરા પ્રકૃતિમાં ત્રિકોણાકાર હશે આ પ્રોપર્ટી છે તેથી આ ગ્રાફ અનિવાર્યપણે પ્લેનર ટ્રાએન્ગ્યુલર ગ્રાફ હશે જેનો તમારે ફ્લોર પ્લાનમાં અનુવાદ કરવો પડશે હવે થોડી વસ્તુઓ છે હવે જો તમારી પાસે ક્રોસ જંકશન સાથેનો ફ્લોર પ્લાન છે તો જુઓ કે આ પ્લેનર ટ્રાએન્ગ્યુલર ગ્રાફને અનુરૂપ નથી કારણ કે 1 અને 2 અડીને છે 1 અને 4 અડીને છે 2 3 અને 3 4 તેથી તે આના જેવું દેખાશે પરંતુ 1 3 અને 2 4 તેઓ કોઈપણ આડી અને ઊભી લાઇન શેર કરતા નથી તેથી જો આપણી પાસે આવી પરિસ્થિતિ હોય તો તમને PTG મળતું નથી પરંતુ જો તમારી પાસે આવી પરિસ્થિતિ છે તો તમે શું કરી શકો જો તમે આ એડ્જ 3 4 ને સહેજ ખસેડો જો તમે તેને સહેજ આ રીતે ખસેડો તો 2 અને 4 વચ્ચે શેરિંગ થશે 2 અને 4 ની વચ્ચે એક એડ્જ આવે છે બરાબર તેથી PTG એ એક પ્રોપર્ટી છે જે તમારી પાસે PTG હોવી આવશ્યક છે તમે તેને આ ગ્રાફમાં અનુવાદિત કરી શકો છો હવે એક સમસ્યા છે જો કે દરેક પ્લેનર ટ્રાએન્ગ્યુલર ગ્રાફને ફ્લોર પ્લાનમાં અનુવાદિત કરી શકાતું નથી આ એક અને માત્ર એક જ સમસ્યા છે જેને કોમ્પલેક્સ ટ્રાએન્ગલ કહેવાય છે આ ખરેખર આ રીતે દોરેલા 4 શિરોબિંદુઓનો સંપૂર્ણ ગ્રાફ સૂચવે છે ત્યાં 3 ત્રિકોણાકાર ચહેરા છે હવે તમે તેને અજમાવી શકો છો કોઈપણ રીતે તમે જોશો કે તમે ફ્લોર પ્લાન બનાવી શકતા નથી જેના માટે અનુરૂપ ડ્યુઅલ ગ્રાફ આ હશે તેથી આ કોમ્પલેક્સ ટ્રાએન્ગલ એ એક મુશ્કેલ સમસ્યા છે આ ચોક્કસ અભિગમમાં જ્યારે પણ તમે ગ્રાફમાં તેનો સામનો કરો છો તો ચાલો હું તમને પહેલા જણાવું તેથી અહીં તમે જે કહી રહ્યા છો તે એ છે કે આપણે તે ગ્રાફથી શરૂ કરીએ છીએ જે આપણાં પાર્ટીશનીંગ એલ્ગોરિધમ આપણને આપી રહ્યા છે કેટલાક બ્લોક્સ અને તેમના આંતરજોડાણો તેમના જોડાણોની મજબૂતાઈ દર્શાવે છે હવે જો આપણી પાસે તે ગ્રાફમાં પ્લેનર ટ્રાએન્ગ્યુલેશન હોય તો તમે તેને લેઆઉટ અથવા ફ્લોર પ્લાનમાં મેપ કરી શકો છો તેથી આ તમારી પાસે હંમેશા રહેશે પરંતુ જો તમારી પાસે કોમ્પલેક્સ ટ્રાએન્ગલ હોય તો તમે તે પેટા ગ્રાફને રેક્ટેન્ગ્યુલર ડ્યુઅલમાં ફ્લોર પ્લાનમાં મેપ કરી શકતા નથી તેથી આ એક ખામી છે ફ્લોર પ્લાનિંગ માટે એક રસપ્રદ અભિગમ છે જ્યાં આપણે પાર્ટીશનનું પ્રતિનિધિત્વ કરતા ગ્રાફથી શરૂઆત કરીએ છીએ અને ત્યાંથી આપણે તેને ફ્લોર પ્લાનમાં અનુવાદિત કરીએ છીએ પરંતુ મુખ્ય મુદ્દો કોમ્પલેક્સ ટ્રાએન્ગલનો મુદ્દો છે તેથી આપણે શું કરીએ છીએ એક સંભવિત હ્યુરિસ્ટિક જે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તે કંઈક આના જેવું છે તમે સંપૂર્ણ પાર્ટીશનીંગ ગ્રાફને ધ્યાનમાં લો તમે ત્યાં અસ્તિત્વમાં છે તે તમામ કોમ્પલેક્સ ટ્રાએન્ગલને ઓળખો તમે તે દરેક કોમ્પલેક્સ ટ્રાએન્ગલમાંથી એક એડ્જ પસંદ કરો અને દરેક એડ્જમાં તમે એક એડ્જ ઉમેરો છો જેનો અર્થ છે કે તે આના જેવું છે ચાલો કહીએ કે તમારો કોમ્પલેક્સ ટ્રાએન્ગલ આના જેવો દેખાય છે તેથી આપણે શું કહી રહ્યા છીએ કે કોઈપણ એડ્જમાં તમે શિરોબિંદુ ઉમેરો અને આપણે અહીં ડમી એડ્જ ઉમેરીએ છીએ તેથી આ હવે કોમ્પલેક્સ ટ્રાએન્ગલ નથી તેથી જો હું આ રીતે ડમી શિરોબિંદુઓ ઉમેરીશ તો તમે તે કોમ્પલેક્સ ટ્રાએન્ગલ સમસ્યા હલ કરી શકશો તેથી સમસ્યાનું સમાધાન સૂચવે છે કે તમે આવા ડમી શિરોબિંદુઓ ઉમેરો પરંતુ ફરીથી આ પ્રકારની એડ્જના વજનનું લઘુત્તમ સેટઅપ નક્કી કરવું જે તમામ કોમ્પલેક્સ ટ્રાએન્ગલને દૂર કરી શકે છે તે પણ મુશ્કેલ સમસ્યા સાબિત થાય છે પરંતુ તેમ છતાં કેટલાક હ્યુરિસ્ટિક ઉપલબ્ધ છે અને કેટલાક સાધનો મારા કહેવાનો અર્થ એ છે કે એ ખરેખર ફ્લોર પ્લાન બનાવવા માટે આ પ્રકારના હ્યુરિસ્ટિકનો ઉપયોગ કર્યો છે બરાબર આ હાયરાર્કિકલ અભિગમ એક રસપ્રદ અભિગમ છે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે તેથી અહીં આપણે જે કહીએ છીએ તે છે કે આપણે અમુક પ્રકારના ડિવાઈડ એન્ડ કોનકર અભિગમનો ઉપયોગ કરીએ છીએ તેનો અર્થ એ કે આપણે સમસ્યાને નાની પેટા સમસ્યાઓમાં વિભાજીત કરીએ છીએ જે સરળતાથી મેનેજ કરી શકાય તેવી છે જેમ કે આપણે 3 શિરોબિંદુઓ સાથેના નાના ગ્રાફને ધ્યાનમાં લઈએ છીએ એટલે કે 3 બ્લોક્સ તેથી આ 3 બ્લોક્સને 3 સંભવિત રીતે મૂકી શકાય છે તો આપણે શું કહીએ છીએ કે જો આપણી પાસે બ્લોકનો નાનો સમૂહ હોય તો આપણી પાસે આના જેવો ગ્રાફ છે આપણી પાસે a b અને c ની પ્રોપર્ટી છે તેમના ક્ષેત્રફળો અને પ્રોપર્ટી શું છે તેઓ કેવી રીતે જોડાયેલા છે તેથી તમે વૈકલ્પિક ફ્લોર પ્લાનનું સંશોધન કરી શકો છો અને આ 3 માંથી કયું શ્રેષ્ઠ છે તે શોધી શકો છો ધારો કે તમને લાગે છે કે છેલ્લું શ્રેષ્ઠ છે તેથી તમે આના પર સ્થિર થાઓ છો અને તમે આ a b c ને એક માઇક્રો નોડ માં મર્જ કરો છો જેનો અર્થ છે કે તમે આ પેટા સમસ્યાને પહેલાથી જ હલ કરી દીધી છે a b c આ ફેશન માં શ્રેષ્ઠ રીતે ગોઠવી શકાય છે બરાબર અન્ય બે તમે અવગણો આ મૂળભૂત વિચાર છે તેથી શ્રેષ્ઠ કન્ફિગરેશન પછી મેં કહ્યું તેમ 3 મોડ્યુલ નક્કી થાય છે તમે તેમને એક મોડ્યુલમાં મર્જ કરો તેથી આગલું ઉચ્ચ સ્તર તે એક કહેવાતું સુપર શિરોબિંદુ હશે અને તમે તેને પુનરાવર્તન કરવાનું ચાલુ રાખો પરંતુ અહીં સમસ્યા એ છે કે મેં કહ્યું તેમ તમે દરેક પગલાંઓ પર થોડા શિરોબિંદુઓ ધ્યાનમાં લો છો પરંતુ કેટલી નાના સારું 3 4 5 6 જોવામાં આવે છે કે આવી શક્યતાઓની સંખ્યા તેઓ શિરોબિંદુઓની સંખ્યા સાથે ખૂબ જ ઝડપથી વધે છે તેથી સામાન્ય રીતે આપણે નોડની સંખ્યાને 5 સુધી મર્યાદિત કરીએ છીએ તેનાથી વધુ નહીં શક્ય ફ્લોર પ્લાનની સંખ્યા d સાથે ઘાતાંકીય રીતે ઝડપથી વધે છે d એ ગ્રાફમાં શિરોબિંદુઓની સંખ્યા છે તો d બરાબર 2 માટે એક ઉદાહરણ આ 2 શક્યતાઓ છે d બરાબર 3 માટે તમારી પાસે 6 શક્યતાઓ હોઈ શકે છે આ રીતે તે ખૂબ જ ઝડપથી જાય છે જેમ આપણે d તરફ જઈએ છીએ 4 અથવા 5 તેથી વિચાર એ છે કે જો તમારી પાસે તે કદનો ગ્રાફ હોય તો તમે શોધવાનો પ્રયાસ કરો બધી શક્યતાઓનું સંશોધન કરો અને ફ્લોર પ્લાનનું શ્રેષ્ઠ કન્ફિગરેશન શોધી કાઢો આ લો તેને સ્થિર કરો અને આગલા સ્તર માટે તમામ શિરોબિંદુઓને એક જ સુપર શિરોબિંદુમાં મર્જ કરો બરાબર તેથી આ હાયરાર્કિકલ પદ્ધતિમાં બોટમ અપ એ કુદરતી અભિગમ છે તેથી મોડ્યુલો આપણે ગ્રાફમાં શિરોબિંદુઓ તરીકે રજૂ કરીએ છીએ જ્યારે એડ્જ જોડાણ સૂચવે છે એડ્જનું વજન તેથી જે મોડ્યુલોનું વજન વધારે હોય છે મોડ્યુલોની જોડી તે એકસાથે ક્લસ્ટર કરવામાં આવશે તે પ્રતિબંધ સાથે કે દરેક ક્લસ્ટરમાં મોડ્યુલોની સંખ્યા d સુધી મર્યાદિત હશે આ d એ આપણી મર્યાદા છે જેમ કે વિચાર આ છે આપણી પાસે ગ્રાફ છે દરેક શિરોબિંદુ આપણા બ્લોક્સ એડ્જ સૂચવે છે એડ્જનું વજન સૂચવે છે કે બ્લોક્સ વચ્ચે કેટલા જોડાણો છે ધારો કે હું આવા d નોડનો સમૂહ પસંદ કરું છું જે મજબૂત રીતે જોડાયેલ છે તો તમે d નોડનો તે સમૂહ લો તેમને શ્રેષ્ઠ રીતે મૂકો કારણ કે તમે બધી શક્યતાઓ જાણો છો બધી શક્યતાઓનું સંશોધન કરો કયા ફ્લોર પ્લાન કન્ફિગરેશન તમને ન્યૂનતમ ખર્ચ આપે છે તે શોધો તે લો અને તે પાંચ નોડને એક માઇક્રો નોડથી બદલો પરંતુ તે સંખ્યાને d બરાબર 5 સુધી મર્યાદિત કરો તેથી દરેક પગલા પર સંપૂર્ણ ગણતરી કરવામાં આવે છે આ ક્લસ્ટરને ઉચ્ચ સ્તરની પ્રક્રિયા માટે મોટા મોડ્યુલમાં મર્જ કરવામાં આવે છે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો હવે અલબત્ત આ એક ગ્રીડી પ્રક્રિયા છે જ્યાં તમે ઘટતા વજનમાં એડ્જને સોર્ટ કરો છો સામાન્ય રીતે સૌથી વધુ વજન જે મજબૂત જોડાણ દર્શાવે છે સામાન્ય રીતે પ્રથમ પસંદ કરવામાં આવશે અને મોડ્યુલો ગ્રીડી ફેશનમાં ક્લસ્ટર કરવામાં આવશે અને આ પુનરાવર્તિત થાય છે હું આને ઉદાહરણ સાથે બતાવીશ કે આ કેવી રીતે થાય છે તેથી ચાલો એક ઉદાહરણ લઈએ હું હમણાં જ આ તરફ પાછો આવું છું ચાલો પહેલા આ ઉદાહરણ લઈએ આ 5 શિરોબિંદુઓ સાથેનો ગ્રાફ છે એડ્જનું વજન દર્શાવવામાં આવ્યું છે તેથી તમે જોઈ શકો છો કે ગ્રીડી ક્લસ્ટરિંગ અભિગમમાં શિરોબિંદુઓ જે મજબૂત છે સૌથી વધુ મજબૂત રીતે જોડાયેલા છે જેમ કે a અને b c અને d તમે તેમને એકસાથે મર્જ કરો છો તમે a અને b ને એકસાથે મૂકો છો તમે c અને d ને એકસાથે મૂકો છો તેથી એકવાર તમે તે કરી લો પછી તમારી પાસે માત્ર e જ રહે છે તેથી સાપેક્ષ અર્થ છે કે જે 2 અને 1 આ ક્લસ્ટરો સાથે નબળી રીતે જોડાયેલ છે હવે શું થાય છે કે આ a b એક સાથે જોડાઈ જાય છે c d એકસાથે જોડાઈ જાય છે પણ તમારી પાસે e ક્યાં રાખવાનું તે નથી તેથી આ ગ્રીડી ક્લસ્ટરિંગમાં સંભવતઃ તમને જમણી બાજુએ મૂકવામાં આવશે તેથી તમને ઉપર અને નીચે ઘણી બધી ખાલી જગ્યાઓ મળશેઓકે તેથી એક હ્યુરિસ્ટિક જે સૂચવવામાં આવ્યું છે કે આ એક સમસ્યા છે કેટલાક હળવા વજનના એડ્જ પદાનુક્રમમાં ઉચ્ચ સ્તરો પર પસંદ કરવામાં આવી શકે છે જેના પરિણામે વિસંગત વિસ્તારોના બે ક્લસ્ટરોની સંલગ્નતા આવે છે જે લેઆઉટ ક્ષેત્રફળમાં વધારા તરફ દોરી શકે છે જેમ કે તમે અહીં જુઓ છો આ e આ a b અને c d ઊંચાઈના સંદર્ભમાં સરસ રીતે સુસંગત છે તેથી e તમે ક્યાંય નીચે મૂકી શકતા નથી તેથી તમારે તેને જમણી બાજુએ મૂકવું પડશે તેથી આ થાય છે હવે આ હ્યુરિસ્ટિક કહે છે તેથી જો તમે જોશો કે ક્લસ્ટર ખૂબ જ ઓછા વજનવાળા પડોશી ક્લસ્ટર સાથે જોડાયેલ છે તો તમે તેમને એકસાથે ક્લબ કરો શરૂઆતમાં આ માત્ર એક હ્યુરિસ્ટિક છે વિચાર એ છે કે તમે જુઓ છો કે d અને e ખૂબ જ નબળી રીતે એકના વજન સાથે જોડાયેલા છે તમે શરૂઆતમાં જ d અને e ને એકસાથે ક્લબ કરો છો તેથી d અને e બાજુ બાજુમાં હશે બરાબર હવે તમે બાકીના a અને b નો એકસાથે c અને d નો એકસાથે ઉપયોગ કરો તેથી અહીં તમે જોશો કે આપણને જે ઉકેલ મળશે તે વધુ કોમ્પેક્ટ હશે કારણ કે d અને e કારણ કે તેઓ એકસાથે છે તમે તેને c નીચે મૂકી શકો છો પરંતુ અહીં કારણ કે c અને d મર્જ થઈ રહ્યા છે d તેની નીચે c ની મધ્યમાં મૂકવામાં આવશે તેથી તમારી પાસે e ને જમણી કે ડાબી બાજુ રાખવા માટે પૂરતી જગ્યા નથી પરંતુ અહીં તે થાય છે તેથી આ માત્ર એક હ્યુરિસ્ટિક છે જે વ્યાજબી રીતે સારો ઉકેલ આપે છે હવે ટોપ ડાઉન એ બીજો વિકલ્પ છે તેથી અહીં તમે પાર્ટીશનીંગ પ્રક્રિયાથી પ્રારંભ કરો છો તેથી તમે આખી નેટલિસ્ટ થી શરૂઆત કરો તેથી વિચાર આ છે તેથી તમારી પાસે સંપૂર્ણ નેટલિસ્ટ છે જે તમારા સંપૂર્ણ ફ્લોર પ્લાનને અનુરૂપ છે તમે આ નેટલિસ્ટને બે ભાગમાં વહેંચો છો ફ્લોર પ્લાનમાં આ બે ભાગોને અનુરૂપ છે તેથી તમારી પાસે સંપૂર્ણ નેટલિસ્ટ છે જે તમારા સંપૂર્ણ ફ્લોર પ્લાનને અનુરૂપ છે તમે આ નેટલિસ્ટને બે ભાગોમાં વિભાજીત કરો છો ફ્લોર પ્લાનમાં આ બે ભાગોને અનુરૂપ છે તમે આનું 3 ભાગોમાં વિભાજન કરો ચાલો કહીએ અહીં તમે ફ્લોર પ્લાનને 3 ભાગોમાં વિભાજિત કરો છો અહીં તમે તેને 2 ભાગોમાં વિભાજિત કરો છો અહીં તમે 2 ભાગોમાં વિભાજન કરો છો તેથી એકથી એક મેળ છે ટોપ ડાઉનમાં તમે નેટલિસ્ટનું વિભાજન કરી રહ્યાં છો અને તે જ સમયે અનુરૂપ રીતે તમે ફ્લોર પ્લાનનું પણ પાર્ટીશનીંગ કરી રહ્યાં છો તેથી તમને મળશે ચાલો કહીએ કે આ a b c d અને e છે તેથી ફ્લોર પ્લાનમાં તમે તેમને બરાબર ક્યાં મૂકશો તે તમને બરાબર મળશે બરાબર તેથી આ ટોપ ડાઉન અભિગમ છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આપણે કર્નિઘન લિન પાર્ટીશનીંગ અલ્ગોરિધમ જોયું છે જે ગ્રાફને બે ભાગોમાં વિભાજિત કરે છે પરંતુ અહીં સામાન્ય રીતે આપણને એક પદ્ધતિની જરૂર છે જે ગ્રાફને બે કરતાં વધુ ભાગોમાં વિભાજિત કરી શકે પરંતુ આવા સારા અલ્ગોરિધમ સામાન્ય રીતે ઉપલબ્ધ નથી આપણે હ્યુરિસ્ટિક્સ અને અંદાજિત પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે તેથી k વે પાર્ટીશનીંગ તેને કહેવાય છે તેથી k વે પાર્ટીશનીંગ માટે અલ્ગોરિધમ છે જેનો અહીં ઉપયોગ કરી શકાય છે જે નેટલિસ્ટને k જુદા ભાગોમાં વિભાજિત કરે છે પરંતુ ફરીથી સારા ઉકેલ મેળવવા માટે ગણતરીની જટિલતા ત્યાં ઘણી ઊંચી છે તેથી તે એક સમસ્યા છે તેના કારણે આ ખૂબ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતું નથી સંતુલિત પાર્ટીશનો મેળવવા મુશ્કેલ છે સંતુલિત એટલે સમાન કદના પાર્ટીશનો તેથી તેને મેળવવું મુશ્કેલ છે બરાબર સિમ્યુલેટેડ એનેલીંગ એ એક રસપ્રદ પદ્ધતિ છે તેથી સિમ્યુલેટેડ એનેલિંગ એ ખૂબ જ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે જેનો ઉપયોગ VLSI CAD માં થાય છે અન્ય એપ્લિકેશન માં પણ આ મેટલની એનેલિંગ પ્રક્રિયાને મોડેલ કરે છે તેથી આ મૂળભૂત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાનો ઉકેલ છે તમારી પાસે ક્યાં ઉકેલ છે આપણે ઉકેલ સાથે શરૂ કરીએ છીએ આપણી પાસે મૂવ નો સમૂહ છે જે આપણને એક ઉકેલમાંથી બીજા ઉકેલમાં લઈ જઈ શકે છે અને આપણી પાસે ખર્ચ ફંક્શન છે કે જેમાં તમે મૂલ્યાંકન કરી શકો છો આનો અર્થ એ છે કે આપેલ સમસ્યા માટે મારી પાસે મારું સોલ્યુશન છે એટલે કે આપણી પાસે ઉકેલની રજૂઆત છે તે પુનરાવર્તિત પ્રક્રિયા છે દરેક પગલાં પર આપણે ઉકેલમાં કેટલાક નાના ફેરફારો કરીએ છીએ તેને મૂવ કહેવામાં આવે છે ફેરફાર કર્યા પછી આપણે તપાસ કરીએ છીએ કે આપણને વધુ સારો ઉકેલ મળી રહ્યો છે કે નહીં જો આપણને વધુ સારો ઉકેલ મળે તો એક ખર્ચ ફંક્શન છે જેનો ઉપયોગ કરીને આપણે ચકાસી શકીએ છીએ કે જો આપણને વધુ સારો ઉકેલ મળે તો આપણે તેને હંમેશા સ્વીકારીએ છીએ પરંતુ જો તમને સૌથી ખરાબ ઉકેલ મળે તો પણ આપણે તેને સ્વીકારી શકીએ છીએ પરંતુ તે સંભવિતતા સમય સાથે ઘટશે તેને એનેલિંગ પ્રક્રિયા અથવા મેટલમાં કુલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે તે ગમે તે હોય તેથી આ સિમ્યુલેશન સિમ્યુલેટેડ એનેલિંગ અલ્ગોરિધમ પાછળનો મૂળ વિચાર છે તેથી ફ્લોર પ્લાનિંગ માટેની આ પદ્ધતિમાં ફ્લોર પ્લાનને ટ્રી દ્વારા દર્શાવવામાં આવે છે અને જે પોલિશ નોટેશન વિશે મેં અગાઉ વાત કરી હતી તે પોસ્ટફિક્સ નોટેશન તે જ પ્રકારની પોસ્ટફિક્સ નોટેશનનો ઉપયોગ પ્રતિનિધિત્વ માટે અને મૂવની હેરફેર માટે પણ થાય છે તો ચાલો જોઈએ કેવી રીતે તો આ નોટેશન હું ફક્ત તમારી અનુકૂળતા માટે પુનરાવર્તન કરી રહ્યો છું આ i અને j બે બ્લોક સૂચવે છે ijH નો અર્થ કંઈક આવો છે આ i અને j એક આડી લાઇન દ્વારા જોડાયેલા છે i અને j આ ijH દ્વારા સૂચવવામાં આવશે એ જ રીતે ijV આનો અર્થ છે લંબચોરસ j એ લંબચોરસ i ની ડાબી બાજુએ છે જો હું ijV લખું તો આ I ની ડાબી બાજુએ j છે ઊભી લાઇન વડે અલગ કરેલું હશે તેથી આવી દરેક સ્લાઇસ પોલિશ અથવા પોસ્ટફિક્સ નોટેશનને આ રીતે રજૂ કરે છે હવે નોર્મલાઇઝ્ડ પોલિશ એક્સપ્રેશન ને વ્યાખ્યાયિત કરો જે કહે છે કે પોલિશ એક્સપ્રેશનને નોર્મલાઇઝ્ડ કહેવામાં આવે છે જો તેમાં સળંગ H અથવા V સિમ્બોલ ન હોય આનો ઉપયોગ અમુક માત્રામાં રિડન્ડન્સી ઘટાડવા માટે થાય છે કારણ કે તમે અગાઉ જોયું છે કે સમાન ફ્લોર પ્લાનમાં એકથી વધુ સ્લાઈસિંગ ટ્રી હોઈ શકે છે અથવા તેમાં એકથી વધુ પોલિશ નોટેશન હોઈ શકે છે તેથી તેને નોર્મલાઇઝ બનાવવાની આ એક રીત છે ચાલો એક ઉદાહરણ લઈએ આ ફ્લોર પ્લાન છે ત્યાં બે વૈકલ્પિક સ્લાઇસિંગ ટ્રી છે તમે જોઈ શકો છો તમે પહેલા 1 અને 2 ને પહેલા 3 અને 4 ને પહેલા મર્જ કરી શકો છો અને પછી તેમને જોડી શકો છો અથવા તમે પહેલા 1 અને 2 ને મર્જ કરી શકો છો તમે તેની સાથે 3 ને જોડો પછી તેની સાથે 4 ને જોડો તેથી અનુરૂપ પોલિશ નોટેશન આના જેવા દેખાશે 1 2 H તેનો અર્થ ડેશ 3 4 V તેનો અર્થ છે બાર આ આ બાર આ આ બાર આ અને આ 1 2 ડેશ માટે સમાન 3 બાર 4 બાર તમે અહીં જોઈ શકો છો ત્યાં સળંગ બે ઊભા નોટેશન છે પરંતુ અહીં એવું કોઈ નથી આ એક નોર્મલાઇઝ્ડ તરીકે ગણવામાં આવશે તેથી રિપ્રેઝન્ટેશન માટે આપણે ફક્ત નોર્મલાઇઝ્ડ એક્સપ્રેશનનો ઉપયોગ કરીશું આ તે છે જે આપણે કરીએ છીએ પછી કેટલાક પેરામીટર કે મૂવ જેના વિશે મેં વાત કરી છે તેથી 3 મૂવ અહીં વ્યાખ્યાયિત કરવામાં આવી છે પ્રથમ મૂવ કહે છે કે તમે બે સંલગ્ન ઓપરેન્ડ ની અદલાબદલી કરો છો મૂવ બે કહે છે કે તમે બે ઓપરેન્ડ વચ્ચેની શ્રેણીના ઓપરેટરો ને પૂરક બનાવો છો આને ચેઇન કહેવામાં આવે છે પૂરકનો અર્થ છે જો તે V છે તો તમે તેને H બનાવો છો જો તેને H બનાવો છો તો તમે તેને V બનાવો છો તેથી બે ઓપરેન્ડ વચ્ચેના ઓપરેટરોની શ્રેણીને પૂરક કરો એટલે ધારો કે મારી પાસે કંઈક એવું છે મારી પાસે બ્લોક a છે મારી પાસે બ્લોક b છે કહો તે વચ્ચે મારી પાસે ડેશ બાર ડેશ છે તેથી તે શું કહે છે આને તમે બાર ડેશ બાર દ્વારા બદલો છો તે દરેકને પૂરક કરો છો આને ચેઇન કહેવાય છે અને ત્રીજી મૂવ બે સંલગ્ન ઓપરેટરો અને ઓપરેન્ડની અદલાબદલી કરે છે તેથી જો તમારી પાસે ડેશ હોય તો તમે તેને ડેશ વડે બદલો આ રીતે તેની અદલાબદલી કરો અને પ્રથમ એક અલબત્ત સંલગ્ન ઓપરેન્ડ સાથે અદલાબદલી કરો તેનો અર્થ એ કે જો તે ab છે તો તેને ba બનાવો અને તમે જે મુદ્દા પર ધ્યાન આપો કે મૂવ કર્યા પછી આપણે તેને ફક્ત ત્યારે જ ધ્યાનમાં લઈશું જ્યારે તે નોર્મલાઇઝ્ડ એક્સપ્રેશનમાં પરિણમે છે કારણ કે તમે મૂવ ચકાસો a અને b એ નોર્મલાઇઝ્ડ એક્સપ્રેશનને માત્ર નોર્મલાઇઝ્ડ છોડી દેશે માત્ર મૂવ c એવા કિસ્સામાં પરિણમી શકે છે જ્યાં નોર્મલાઇઝ્ડ એક્સપ્રેશન અન નોર્મલાઇઝ્ડ બની શકે છે જેમ કે તમારી પાસે એવી પરિસ્થિતિ હોઈ શકે છે કે તે ડેશ હતો ચાલો ડેશ કહીએ તેથી જો તમે આ બેની અદલાબદલી કરો છો તે ડેશ ડેશ a બની શકે છે તેથી તમને સતત બે ડેશ મળી શકે છે તે અન નોર્મલાઇઝ્ડ બની શકે છે સારું તેથી ખર્ચ ફંક્શન ફરીથી ખૂબ સમાન હશે તમારી પાસે ક્ષેત્રફળ છે તમારી પાસે વાયર ની લંબાઈ છે પછી કેટલાક વેઈટેડ ફંક્શન જેની મેં અગાઉ ચર્ચા કરી છે તે જ પ્રકારના ખર્ચ ફંક્શનનો તમે ઉપયોગ કરી શકો છો અને આ માત્ર એક ઉદાહરણ છે ચાલો કહીએ કે આ એક પ્રારંભિક ઉકેલ હતો જ્યાંથી તમે પ્રારંભ કરી રહ્યાં છો આ અનુરૂપ પોલિશ નોટેશન છે તો હું માત્ર એક સંભવિત ક્રમની મૂવનું ચિત્રણ કરું છું તમે મૂવ a કરો છો જેનો અર્થ છે કે તમે બે ઓપરેન્ડની અદલાબદલી કરી રહ્યા છો આ 4 અને 3 તમે તેને 3 અને 4 બનાવો 3 અહીં આવશે 4 ત્યાં આવશે તેથી આપણને આ પ્રકારનો ઉકેલ મળે છે મૂવ b તેથી ચાલો કહીએ કે 2 અને 3 ની વચ્ચે તમે દરેક વસ્તુને પૂરક કરો છો ત્યાં માત્ર એક જ છે તમે તેને ડેશ તરીકે પૂરક કરો છો તેથી નવું લેઆઉટ આના જેવું દેખાય છે મૂવ c મૂવ c હું શું કરું આ 4 અને આ ડેશ તમે તેમની અદલાબદલી કરો આ આ બની જાય છે આ ઉદાહરણ જુઓ મેં ઇરાદાપૂર્વક ફક્ત તમને બતાવવા માટે બનાવ્યું છે કે મૂવનો અમુક ક્રમ ખૂબ જ સરસ અંતિમ ઉકેલમાં પરિણમી શકે છે પરંતુ વ્યવહારિક Refer Time 2839 કિસ્સામાં તમારે આવા ઘણા પુનરાવર્તનો કરવા પડશે ઘણી અજમાયશો અને ભૂલો અને તમે સંભવતઃ અંતે સારા ઉકેલ પર પહોંચી શકશો પરંતુ આ ઉદાહરણ ખરેખર તમને બતાવે છે કે મૂવનો ક્રમ શોધવાનું શક્ય છે જેના દ્વારા તમે ખરાબ ઉકેલમાંથી સારા ઉકેલ તરફ જઈ શકો અને છેલ્લે ચાલો આપણે માત્ર લંબચોરસ અને L આકારના બ્લોક વિશે વાત કરીએ તમે જુઓ છો કે બ્લોકના આકાર માત્ર લંબચોરસ જ નહીં પરંતુ તે L આકારના પણ હોઈ શકે છે પરંતુ જો તમે તમારી જાતને માત્ર લંબચોરસ બ્લોક્સ સુધી જ મર્યાદિત રાખો છો તો પણ જ્યારે પણ તમે બ્લોક્સને બાજુ બાજુમાં મૂકો છો ત્યારે તે આના જેવો L આકાર લઈ શકે છે અને જ્યારે પણ તમે બ્લોક્સને એક પછી એક ક્રમમાં મૂકો છો તો તમે એવી પરિસ્થિતિ તરફ દોરી શકો છો જેમ કે હું તે અહીં બતાવવામાં આવ્યું છે કે જ્યાં તમને એક વ્હીલ પ્રકારનું સ્ટ્રક્ચર મળે છે જે સ્લાઇસેબલ ન હોય તેથી જો કે દરેક બ્લોક લંબચોરસ હતા કારણ કે આપણે એક પછી એક મૂવ કરીએ છીએ તમે જોડાણ કરવાનું ચાલુ રાખશો અંતે તમને એક વ્હીલ પ્રકારનું સ્ટ્રક્ચર મળી શકે છે તેથી કન્સ્ટ્રક્ટીવ રેક્ટેન્ગ્યુલર ફ્લોર પ્લાન બનાવતી વખતે તમારે આ કેટલીક જટિલતાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી મેં ફક્ત ફ્લોર પ્લાનિંગના સંભવિત અલ્ગોરિધમની ખૂબ જ વિગતોમાં જવાનો પ્રયાસ કર્યા વિના તેની ઝાંખી આપવાનો પ્રયાસ કર્યો તેથી મને લાગે છે કે તમને અનુસરવામાં આવતા અભિગમો અંગે યોગ્ય વિચાર આવશે